સેલ કલ્ચર ટેકનોલોજી પર ના વ્યાખ્યાન શ્રેણીમાં આપનું ફરી સ્વાગત છે જો તમને યાદ હોય તો છેલ્લા વ્યાખ્યાન માં આપણે ડીફાઈન્ડ સિસ્ટમ વિશે વાત કરી હતી અને તેના પર ચર્ચા કરી હતી આ વ્યાખ્યાન માં આપણે ડીફાઈન્ડ સિસ્ટમ ની ઉત્પત્તિ અને આપણે તેને કેમ અને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ તેના વિશે વાત કરીશું તેથી આપણે એક ડીફાઈન્ડ સિસ્ટમ વિશે વાત કરી રહ્યા છીએ જે આપણે સેલ કલ્ચર ટેકનોલોજી ના મુખ્ય હિસ્સેદારની તપાસ કરવાની છે વિશ્વમાં સેલ કલ્ચર ટેકનોલોજી ના સૌથી મોટા હિસ્સેદારો પૈકી એક ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો છે આવું કેમ છે કારણ કે કોઈપણ દવાની શોધ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે તેથી સૌ પ્રથમ રસાયણશાસ્ત્રીઓ સંશ્લેષણ કરે છે જેમ કે ચોક્કસ y રોગ માટે x પરમાણુઓની સંખ્યા તમે જાણો છો અથવા તેઓ પ્રકૃતિમાંથી x અણુઓની સંખ્યાને અલગ કરે છે અથવા કેટલાક માટે કેટલાક અન્ય સ્ત્રોતો ચોક્કસ પ્રકારની રોગવિષયક પરિસ્થિતિ છે તેથી તેઓએ અલબત્ત પરીક્ષણ કરવાની જરૂર હોય છે તેઓ સીધા જ પ્રાણી પરીક્ષણમાં જઈ શકતા નથી તેઓએ સેલ કલ્ચર ટેસ્ટ અથવા ઈન વિટ્રો કોષો પર પરીક્ષણમાંથી પસાર થવું પડે છે તેથી તે પ્રથમ પરીક્ષણ થાય છે તેથી જો તમે તેનો અર્થ માત્ર તેમને નીચે મૂકવાનું શરૂ કરો તેથી આજે આપણે 5 માં સપ્તાહ માં વ્યાખ્યાન 2 W 5 L 2 માં છીએ હવે આપણે જ્યાં થી આજે શરૂ કરી રહ્યા છીએ તે પહેલું ડીફાઈન્ડ સિસ્ટમ ની ઉત્પત્તિ છે અને બીજું કેવી રીતે અલબત્ત ત્યાં શા માટે જે આવશ્યકપણે જવાબ આપે છે કે શા માટે ડીફાઈન્ડ સિસ્ટમ ની જરૂર છે અને આપણે તે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ હવે મેં તમને કહ્યું તેમ આપણે હમણાં જ ગિયર્સ બદલ્યા અને તમને ડ્રગ ડિસ્કવરી ઇન્ડસ્ટ્રી અને ડ્રગ ડિસ્કવરી પ્રોસેસ જણાવી સેલ કલ્ચર પર ભારે નિર્ભરતા પ્રાણીમાં અથવા ઈન વિવો ટ્રાયલ માં જતા પહેલા સેલ કલ્ચર ટ્રાયલ અને આ તમામ ઈન વિટ્રો ટ્રાયલ છે તેથી હવે કારણ કે મારી પાસે આ બાબત છે કે તમારે આ વિશે કેવી રીતે વિચારવું જોઈએ તેથી આપણે આને થોડું વિચારવાની જરૂર છે જેનો ખરેખર અર્થ શું છે તેથી ઉદાહરણ તરીકે આપણે એક મુદ્દો સાબિત કરવા માંગતા હતા ચાલો આપણે વાત કરીએ કે સિસ્ટમ એવી દવા તરફ કામ કરી રહી છે જે કહેશે કે અલ્ઝાઇમર ને અટકાવો હવે તમારે આનું પરીક્ષણ કરવું પડશે જો તમારે આ ચકાસવું હોય તો તમારે સૌથી પહેલા ઈન વિટ્રો પદ્ધતિ માં તેની જરૂર છે તેથી ચાલો આપણે આ પોઈન્ટ નીચે લખીએ તેથી આ રીતે હું આગળ વધવા જઈ રહ્યો છું ઉદાહરણ તરીકે આપણો ઉદ્યોગ તેથી આપણી પાસે કેસ સ્ટડી હશે જે કાલ્પનિક કેસ સ્ટડી હશે પરંતુ કાલ્પનિક કેસો અથવા કાલ્પનિક કેસોનો અભ્યાસ દ્વારા તમને ડીફાઈન્ડ સિસ્ટમ શું કહેવા માગે છે તે સમજવામાં મદદ કરશે તેથી આપણે એક અલગ રીત થી નિર્ધારિત સિસ્ટમ પર આવીશું તેથી મારી સાથે રહો ઉદાહરણ તરીકે ડ્રગ ડિસ્કવરી પ્રોસેસ અને તે ડ્રગ ડિસ્કવરી પ્રોસેસ નો મુખ્ય ધ્યેય અલ્ઝાઇમર રોગ સામે કેટલીક x સંખ્યાની દવાઓની તપાસ કરવાનો છે તેથી ચાલો જોઈએ કે બધાને શું જોઈએ છે તેથી અલબત્ત આપણે જાણીએ છીએ કે ત્યાંની પ્રક્રિયાઓ ઈન વિટ્રો ટ્રાયલ માં હોવી જોઈએ ત્યાં એક ઈન વિવો ટ્રાયલ હોવી જોઈએ અને તે અનુક્રમને અનુસરવું જોઈએ જે તમે કરી શકતા નથી અને યાદ રાખો કે તમે યોગ્ય રીતે ઈન વિટ્રો ટ્રાયલ કર્યા વિના ઈન વિવો ટ્રાયલમાં જઈ શકતા નથી હવે ઉદ્યોગો માં આના જેવું કંઈક અસ્તિત્વમાં હતું જ્યારે આપણે અલ્ઝાઇમર ની દવાઓની સ્ક્રીનીંગ વિશે વાત કરી તમે ઘણા કામો જોશો કે તેઓ શું કરશે હું તમને કહીશ આમાં જતા પહેલા તેઓ માટે જેઓ જાણતા નથી કે અલ્ઝાઇમર માં શું થાય છે તેથી તમે મગજના હિપ્પોકેમ્પલ ચેતાકોષ ગુમાવો છો તેથી જો તમે મગજ જુઓ તેથી અહીં તમારું મગજ છે આ ડોર્સલ વ્યૂ છે જે તમે મગજને ઉપરથી જોઈ રહ્યા છો અને અહીં મગજનો વેન્ટ્રલ વ્યૂ છે જ્યાં તમે મગજને વેન્ટ્રલ બાજુથી જોઈ રહ્યા છો આ વેન્ટ્રલ છે અને આ ડોર્સલ છે અને હિપ્પોકેમ્પસ ની અંદર આ સ્થિતિ સહેજ ઊંડી છે હિપ્પોકેમ્પસ ને અલગ કરવા માટે તમારે ખરેખર સારી સર્જિકલ કુશળતાની જરૂર છે જે તમે કરી શકતા નથી તેથી સરળતાથી તમે ખરેખર નીચે જાઓ અને આ પેશી બહાર ખેંચવાની જરૂર છે હવે અલ્ઝાઇમર્સ Alzheimer's માં શું થાય છે તે લોકો માટે જેઓ તેનાથી પરિચિત નથી અને જેઓ તેને જાણે છે તેમના માટે આ કોષો જે આનો ભાગ છે જે ખૂબ જ સરસ પિરામિડલ ભૂમિતિ સાથે અનિવાર્યપણે રસપ્રદ ચેતાકોષો છે તેમના કોષનું શરીર પિરામિડ જેવું લાગે છે અને તેઓ મોટા કોષો તેથી તેમાંથી મોટાભાગના આ રીતે દેખાય છે જો તમે કોષ રચના ને જોશો તો તે આની પિરામિડ જેવા વધુ દેખાશે તેથી રચનામાં 3 પરિમાણીયતા છે તેથી આને પિરામિડલ ન્યુરોન્સ કહેવામાં આવે છે તેથી આ પિરામિડલ આ માળખામાં સર્કિટની શ્રેણી બનાવે છે જેને ca 1 2 3 4 કહેવામાં આવે છે અને અલબત્ત ત્યાં ડેન્ટેડ ગાયરસ નામનો ભાગ છે અને અલ્ઝાઇમર માં આ પિરામિડલ ન્યુરોન્સ જીવનના ચોક્કસ બિંદુએ મૃત્યુ પામવાનું શરૂ કરે છે વય સંબંધિત અવ્યવસ્થા તેથી જ્યારે આપણે અલ્ઝાઇમર વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે વય સંબંધિત વાત કરીએ છીએ મોટેભાગે આ કારણ કે વય સંબંધિત ન્યુરો ડીજનરેટિવ રોગ અને આ વય સંબંધિત ન્યુરો ડીજનરેટિવ રોગનો અર્થ થાય છે આ વૃદ્ધ ન્યુરોન્સ બીજા શબ્દોમાં કારણ કે તમે વૃદ્ધ થઈ રહ્યા છો ન્યુરોન્સ પણ વૃદ્ધ થાય છે આ વૃદ્ધ ન્યુરોન્સ અજાણ્યા કારણોસર મૃત્યુ પામે છે ઠીક છે તેથી હવે તમે ઇચ્છો છો કે તે આ વૃદ્ધ ન્યુરોન્સ માટે ડ્રગ સ્ક્રીન કરે જે ઘણા સ્થળોએ અનુસરવામાં આવે છે અને કેટલાક હવે તેઓ સ્થળાંતર કરી રહ્યા છે હું તમને હાલના દાખલા વિશે જણાવીશ તેથી આ તમારો કેસ સ્ટડી છે તેથી હવે ચાલો જોઈએ લોકો કયા અનુમાનોને અનુસરી રહ્યા છે તેથી પ્રથમ વસ્તુ જેની તમને જરૂર પડશે તે તમને હિપ્પોકેમ્પલ સંવર્ધન ની જરૂર છે તેથી જે પ્રાથમિક સંવર્ધન હોવી જોઈએ કારણ કે હિપ્પોકેમ્પલ સેલ લાઈન અથવા બીજું કંઈ કહેવાય નહીં કારણ કે આ સંપૂર્ણપણે અલગ કોષો હિપ્પોકેમ્પલ સંવર્ધન ઓ છે પછી તમારે જે જરૂર છે તે વ્યાખ્યાયિત માધ્યમ છે હું તે તરફ આવીશ કે પછી તમારે સબસ્ટ્રેટને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે ચોથી વ્યાખ્યા વૃદ્ધિની શરતો આ સૌથી શ્રેષ્ઠ વસ્તુઓ છે જે આને વધુ અન્વેષણ કરવા માટે પૂરતી વાત બનાવશે તેથી લોકો શું કરી રહ્યા છે હવે ચાલો જોઈએ વર્તમાન સ્થિતિ શું છે તેથી હવે હું વર્તમાન સ્થિતિ અહીં આ બાજુ મૂકી રહ્યો છું હવે તમારી પાસે હિપ્પોકેમ્પલ્સ સંવર્ધન છે જેનો લોકો ઉપયોગ કરે છે ગર્ભ દિવસ અઢારમો ઉંદર અથવા ઉંદર તેનો અર્થ શું થાય તેથી ઉંદર અથવા સગર્ભા નાના ઉંદર અથવા સગર્ભા મોટા ઉંદર સગર્ભાવસ્થાના તબક્કામાંથી પસાર થાય છે લગભગ 21 થી 23 દિવસ વચ્ચે અઢારમા દિવસે ગર્ભ હોય છે તેથી ત્યાં 2 શબ્દો છે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેથી જ્યારે તે 1 થી 21 21 થી 24 દિવસના આ સમગ્ર ચક્રમાંથી પસાર થાય છે તેથી ચૌદમા દિવસ સુધી આને ભૃણ કહેવાય છે અને ચૌદમા દિવસથી જન્મ સુધી તેને ગર્ભ કહેવાય બરાબર તેથી આ ઉંદર અથવા ઉંદર જે ચક્રમાંથી પસાર થાય છે તેથી હવે 18 મા દિવસે લગભગ સત્તર અઢાર આસપાસ ગર્ભમાં હિપ્પોકેમ્પસ સંપૂર્ણ રીતે વિકસિત હોય છે તેથી તમે જે કરો છો તે માતા માતા ઉંદર અથવા નાના ઉંદર નું તમે બલિદાન આપો છો તેથી મને તે આગળ ની સ્લાઇડ પર જવા દો જે વધુ અર્થપૂર્ણ છે તેથી માતા ઉંદર અથવા ઉંદર ને કાપી ને બલિ આપો છો હવે તમે કેવી રીતે બલિદાન આપી રહ્યા છો તે મહત્વનું છે શું તમે CO2 નો ઉપયોગ કરો છો અથવા ક્લોરોફોર્મનો ઉપયોગ કરી રહ્યા છો અથવા સર્વાઇકલ ડિસલોકેશન નો ઉપયોગ કરી રહ્યા છો તે પદ્ધતિ તમારે જાણવી પડશે કે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છો તે પછી તમે ગર્ભને અલગ કરો છો પછી તમે મગજને અલગ કરો છો અને પછી તમે હિપ્પોકેમ્પસ ને બહાર કાઢો છો તેથી અહીં તમારી પાસે મગજ છે અને જેમ મેં તમને કહ્યું તે ડોર્સલ બાજુ છે અને અહીં તેની વેન્ટ્રલ બાજુ છે અને અહીં તમારી કામ ની પેશી છે તેથી તમારે ખરેખર હિપ્પોકેમ્પસ ને બહાર કાઢવા માટે હાથની ખૂબ જ સારી જોડીની જરૂર હોય એકવાર તમે હિપ્પોકેમ્પસ ને બહાર કાઢો તે વધુ કે ઓછું આના જેવું લાગે છે આ આપણે ગર્ભ હિપ્પોકેમ્પસ વિશે કંઈક આના જેવી વાત કરી રહ્યા છીએ જોકે આ શબ્દ હિપ્પોકેમ્પસ તેનો અર્થ ગ્રીકમાં દરિયાઈ ઘોડો થાય છે ત્યાંથી આવ્યો છે તેથી તેનો આકાર સમુદ્ર ઘોડા જેવો છે તેથી જ તેને આ નામ મળ્યું તેથી અહીં તમારી અલગ પેશી હિપ્પોકેમ્પસ છે હવે આ હિપ્પોકેમ્પસ પેશીનું તમે શું કરશો મારો અર્થ કે વિયોજન કે જો તમે આ પેશીની કલ્પના કરો છો તો તે કંઈક આના જેવું છે તે ચેતાકોષોનું પિરામિડલ ચેતાકોષનું નેટવર્ક છે ખૂબ નાના પિરામિડ ચેતાકોષો તેનું વિશાળ નેટવર્ક્સ બનાવે છે હવે જ્યારે તમે તેને અલગ કરી રહ્યા હોવ ત્યારે તમે પૂર્ણપણે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તેથી તમારી વચ્ચે ઘણા બધા એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ છે જે હું તમને અહીં બતાવી રહ્યો છું ફક્ત 2 3 ચેતાકોષો આપું છું પરંતુ તેમાં હજારો ને હજારો આ પેશીઓ બનાવે છે તેથી તમે અહીં કેટલીક xyz તકનીકનો ઉપયોગ કરીને શું કરો છો તેથી તમે અમુક કોષોને એક જ સસ્પેન્શનમાં વિભાજીત કરો તેથી તમે જે મેળવવા માંગતા હતા તે તમારી પાસે કોષો આ રીતે અલગ થઈ ગયા છે પરંતુ પ્રક્રિયા કરતી વખતે સૌથી વધુ શક્યતા છે કે તમે આમાંથી કેટલાકને તોડી નાખશો તેથી સિંગલ સેલ સસ્પેન્શન તરીકે જે મળશે તેમાંથી મોટા ભાગના તૂટી જશે તમે આ રીતે મેળવી રહ્યા છો આ તે વ્યક્તિગત કોષો છે જે તમે બહાર કાઢવાના છો અને આને સિંગલ સેલ સસ્પેન્શન કહેવામાં આવે છે હવે જ્યારે આપણે આ ભાગ વિશે વાત કરી રહ્યા છીએ કે તમે આ કેવી રીતે કરવા જઇ રહ્યા છો ત્યારે તમારે સમજવું પડશે કે તમારા વિકલ્પો યાંત્રિક રીતે તેમને અલગ પાડવા યાંત્રિક રીતે પેશીઓનું વિયોજન કરવાનું છે તેથી તમે યાંત્રિક રીતે પેશીઓને અલગ કરી શકો છો કારણ કે આ ખૂબ નરમ છે તમે શું કરી શકો છો કે તમે પાઇપેટ ટીપ લો અને તમે ટીપને થોડી કાપી નાખો ફક્ત ઉદાહરણ તરીકે કહો તમારી પાસે આ પ્રકારની પાઇપેટ ટીપ છે જેથી તમે તે કાપી નાખો તેથી તમારી પાસે જે બાકી છે તે સહેજ સફેદ બોર જેવું છે તેથી તમે તમારી પેશીઓ અહીં માધ્યમમાં છે તેથી એક સેકન્ડની સાથે તમે પેશીઓને અંદર બહાર અંદર બહાર અંદર બહાર અંદર લઈ જાઓ તે પ્રક્રિયા જે થશે તે તમે મેળવશો જેને આપણે સિંગલ સેલ સસ્પેન્શન તરીકે કહીએ છીએ તેથી તે એક પ્રકારનું શિઅર બળ છે જેના આધારે તમે પેશીઓને તોડી રહ્યા છો તે ખૂબ જ જડ બળ પદ્ધતિ છે પરંતુ આ જડ બળ પદ્ધતિ પેશીઓ માટે કામ કરે છે જે નરમ હોય છે અને તે ખાસ કરીને હિપ્પોકેમ્પલ ચેતાકોષ માટે પૂરતી રીતે સારું છે તેથી હવે હું શું કરીશ હું આ અહીં પૂરું કરીશ અને આગળના વ્યાખ્યાન માં અહીંથી આગળ સમજાવવાનું ચાલુ કરીશું કે આ પેશી કેવી રીતે પ્લેટ હશે કારણ કે આ પ્રક્રિયામાં આપણે શું કરી રહ્યા છીએ જો તમે વાત કરો તે પહેલા સ્લાઇડ પર પાછા જાઓ સેલ પ્લેટિંગ નિયમો અને વય અલગતાના નિયમોનો ઉલ્લેખ કરું છું તેથી આપણે હવે અલગતાના નિયમો વિશે વાત કરી રહ્યા છીએ તેથી આ તમારો નકશો છે જે તમારે ધ્યાનમાં રાખવો જોઈએ જ્યાં સુધી તમે આ નકશાને અનુસરી શકો ત્યાં સુધી તમે આ વ્યાખ્યાનોને ખૂબ જ સરળ રીતે સમજી શકશો તેથી હું અહીં પૂરું કરીશ અને આપણે આ હિપ્પોકેમ્પલ મુદ્દા સાથે શરુ કરીશું અને ઉદ્યોગો કેવા પડકારોનો સામનો કરી રહ્યા છે તે વિશે પણ આપણે વાત કરીશું તેથી આપણે અહીં જ અટકીશું ઠીક છે